આવિષ્કાર સંશોધન પ્રકાશનોમાંથી નીકળી આવે અથવા સંશોધનનું પરિણામ હોઈ શકે આવિષ્કાર સંશોધન પ્રકાશનોમાંથી નીકળી આવે અથવા સંશોધનનું પરિણામ હોઈ શકે તે કોઈ સંશોધકના સંશોધન નિબંધમાંથી પણ નીકળી આવે તે કોઈ સંશોધકના સંશોધન નિબંધમાંથી પણ નીકળી આવે તે સમસ્યાઓનો ઉકેલ કાઢવાના પ્રયોગોમાંથી પણ ઉભા થઇ શકે જ્યાં એક સમૂહ એક સમસ્યાને લઈને તેનો ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરે તે સમસ્યાઓનો ઉકેલ કાઢવાના પ્રયોગોમાંથી પણ ઉભા થઇ શકે જ્યાં એક સમૂહ એક સમસ્યાને લઈને તેનો ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરે તે બ્રેઈનસ્ટોર્મિંગ સત્રમાં થી પણ ઉભા થઇ શકે તે બ્રેઈનસ્ટોર્મિંગ સત્રમાં થી પણ ઉભા થઇ શકે તેવા પ્રકલ્પો માંથી પણ આવી શકે જ્યાં પ્રકલ્પને પૂરો કરતી વખતે એમાંથી કંઈક નવું નીકળી આવે અને એક આવિષ્કાર મળી આવે તેવા પ્રકલ્પો માંથી પણ આવી શકે જ્યાં પ્રકલ્પને પૂરો કરતી વખતે એમાંથી કંઈક નવું નીકળી આવે અને એક આવિષ્કાર મળી આવે આવિષ્કાર અલગ અલગ જગ્યા પર વ્યક્ત થતા હોય છે આવિષ્કાર અલગ અલગ જગ્યા પર વ્યક્ત થતા હોય છે શાળાઓના વિજ્ઞાનના પ્રોજેક્ટ માં આવિષ્કારક ક્ષમતા હોઈ શકે શાળાઓના વિજ્ઞાનના પ્રોજેક્ટ માં આવિષ્કારક ક્ષમતા હોઈ શકે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરેલા કાર્યો માંથી આવિષ્કાર ઊભા થઈ શકે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરેલા કાર્યો માંથી આવિષ્કાર ઊભા થઈ શકે જ્ઞાન પર આધારિત સ્ટાર્ટઅપ માંથી પેટન્ટ કરી શકાય એવા આવિષ્કાર મળી શકે તથા પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિકો દ્વારા થયેલી શોધનું અંતિમ પરિણામ એક આવિષ્કાર હોઈ શકે અર્થાત તે શોધમાંથી જે ચીજ વસ્તુઓનું નિર્માણ થાય તે પેટન્ટ માટે તૈયાર હોઈ શકે જ્ઞાન પર આધારિત સ્ટાર્ટઅપ માંથી પેટન્ટ કરી શકાય એવા આવિષ્કાર મળી શકે તથા પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિકો દ્વારા થયેલી શોધનું અંતિમ પરિણામ એક આવિષ્કાર હોઈ શકે અર્થાત તે શોધમાંથી જે ચીજ વસ્તુઓનું નિર્માણ થાય તે પેટન્ટ માટે તૈયાર હોઈ શકે આ સિવાય જે કંપનીઓ શોધ અને વિકાસ વિભાગ ધરાવતી હોય ત્યાંથી પણ આવિષ્કાર મળી શકે આ સિવાય જે કંપનીઓ શોધ અને વિકાસ વિભાગ ધરાવતી હોય ત્યાંથી પણ આવિષ્કાર મળી શકે ત્યાંથી પણ આવિષ્કાર મળી આવી શકે ત્યાંથી પણ આવિષ્કાર મળી આવી શકે આવિષ્કાર શોધવા માટે તમારે ડિસ્ક્લોઝર શોધવા પડે આવિષ્કાર શોધવા માટે તમારે ડિસ્ક્લોઝર શોધવા પડે ડિસ્ક્લોઝર એટલે આવિષ્કારનું લિખિત વર્ણન ડિસ્ક્લોઝર એટલે આવિષ્કારનું લિખિત વર્ણન ડિસ્ક્લોઝર પ્રકાશનના રૂપમાં હોઈ શકે ડિસ્ક્લોઝર પ્રકાશનના રૂપમાં હોઈ શકે પણ તમારે ધ્યાન રાખવું પડે કે પ્રકાશન પેટન્ટની નવીનતાને મારી ન નાખે પણ તમારે ધ્યાન રાખવું પડે કે પ્રકાશન પેટન્ટની નવીનતાને મારી ન નાખે પેટન્ટ ના કાનૂન પ્રમાણે ડિસ્ક્લોઝર સૌથી પહેલા પેટન્ટ કાર્યાલય સમક્ષ થવા જોઈએ આથી જો તમે પેટન્ટ કાર્યાલયમાં ડિસ્ક્લોઝર કરતા પહેલા જાહેર ક્ષેત્રમાં ડિસ્ક્લોઝર કરી દો તો આ પ્રાથમિક જરૂરિયાતનો નાશ થઈ જાય પેટન્ટ ના કાનૂન પ્રમાણે ડિસ્ક્લોઝર સૌથી પહેલા પેટન્ટ કાર્યાલય સમક્ષ થવા જોઈએ આથી જો તમે પેટન્ટ કાર્યાલયમાં ડિસ્ક્લોઝર કરતા પહેલા જાહેર ક્ષેત્રમાં ડિસ્ક્લોઝર કરી દો તો આ પ્રાથમિક જરૂરિયાતનો નાશ થઈ જાય નવીનતાનું પાસુ એટલે કે આવિષ્કારના નવીન હોવાનો ગુણ છીનવાઈ જાય નવીનતાનું પાસુ એટલે કે આવિષ્કારના નવીન હોવાનો ગુણ છીનવાઈ જાય અને જો આવું થાય તો તમે તમારા આવિષ્કાર માટે પેટન્ટ ની અરજી ન કરી શકો અને જો આવું થાય તો તમે તમારા આવિષ્કાર માટે પેટન્ટ ની અરજી ન કરી શકો આ પ્રમાણે પ્રકાશન એવી જગ્યા છે જ્યાં તમને ડિસ્ક્લોઝર મળશે આ પ્રમાણે પ્રકાશન એવી જગ્યા છે જ્યાં તમને ડિસ્ક્લોઝર મળશે પણ પ્રકાશન તમારા આવિષ્કારની નવીનતાનો નાશ પણ કરી શકે છે પણ પ્રકાશન તમારા આવિષ્કારની નવીનતાનો નાશ પણ કરી શકે છે આ સિવાય લિખિત ડિસ્ક્લોઝર પણ જોવા મળે જેમ કે લૅબ નોટ્સ અર્થાત પ્રયોગશાળામાં કરેલી ટિપ્પણીઓ અથવા સંશોધન નિબંધ અથવા પ્રયોગોનું કોઈપણ જાતનું લિખિત વર્ણન આ સિવાય લિખિત ડિસ્ક્લોઝર પણ જોવા મળે જેમ કે લૅબ નોટ્સ અર્થાત પ્રયોગશાળામાં કરેલી ટિપ્પણીઓ અથવા સંશોધન નિબંધ અથવા પ્રયોગોનું કોઈપણ જાતનું લિખિત વર્ણન તમને ડિસ્ક્લોઝર પ્રોટોટાઇપ માં એટલે કે આવિષ્કારના અત્યંત પ્રાથમિક સ્વરૂપમાં પણ જોવા મળે તમને ડિસ્ક્લોઝર પ્રોટોટાઇપ માં એટલે કે આવિષ્કારના અત્યંત પ્રાથમિક સ્વરૂપમાં પણ જોવા મળે ડિસ્ક્લોઝર આવિષ્કારના ડેમન્સ્ટ્રેશન એટલે કે પ્રદર્શનમાં પણ જોવા મળે જ્યાં એ બતાવવામાં આવે કે આવિષ્કાર ને ઉપયોગમાં કઈ રીતે લેવાય ડિસ્ક્લોઝર આવિષ્કારના ડેમન્સ્ટ્રેશન એટલે કે પ્રદર્શનમાં પણ જોવા મળે જ્યાં એ બતાવવામાં આવે કે આવિષ્કાર ને ઉપયોગમાં કઈ રીતે લેવાય ડિસ્ક્લોઝર બીટા વર્ઝન મા પણ જોવા મળે ખાસ કરીને કમ્પ્યુટર સાથે જોડાયેલી વસ્તુઓમાં ડિસ્ક્લોઝર બીટા વર્ઝન મા પણ જોવા મળે ખાસ કરીને કમ્પ્યુટર સાથે જોડાયેલી વસ્તુઓમાં તમે જોશો કે કમ્પ્યુટર સાથે જોડાયેલા આવિષ્કારો અથવા ઇન્ટરનેટ પરની વસ્તુઓના બીટા વર્ઝન હોય છે તમે જોશો કે કમ્પ્યુટર સાથે જોડાયેલા આવિષ્કારો અથવા ઇન્ટરનેટ પરની વસ્તુઓના બીટા વર્ઝન હોય છે આ પ્રમાણે સંભવિત ડિસ્ક્લોઝર વિવિધ જાતની જગ્યાઓમાં મળી શકે આ પ્રમાણે સંભવિત ડિસ્ક્લોઝર વિવિધ જાતની જગ્યાઓમાં મળી શકે પણ કારણ કે તમારે આવિષ્કાર ને ટેક્સચ્યુઅલાઇઝ કરવાનું હોય છે એટલે એવુ ડિસ્ક્લોઝર શોધવું પડે જે એવા રૂપમાં હોય જેના પરથી પેટન્ટ માં સ્પષ્ટીકરણ કરી શકાય પણ કારણ કે તમારે આવિષ્કાર ને ટેક્સચ્યુઅલાઇઝ કરવાનું હોય છે એટલે એવુ ડિસ્ક્લોઝર શોધવું પડે જે એવા રૂપમાં હોય જેના પરથી પેટન્ટ માં સ્પષ્ટીકરણ કરી શકાય